ફરીથી સ્વાગત છે આપણે વાત કરી રહ્યા હતા કે તમે કવર સ્લિપ પર કેવી રીતે પ્રક્રિયા કરી શકો છો આ ખૂબ જ મુશ્કેલ બાબત છે કારણ કે મોટાભાગના કવર સ્લિપ સપ્લાયર્સ ખૂબ જ સારી ગુણવત્તાવાળા ગ્લાસ અને આ પ્રકારની બધી વસ્તુઓનો દાવો કરે છે પરંતુ વર્ષોથી મને સમજાયું કે તે કિસ્સામાં તમારે કોઈ પ્રકારની સારવાર કરવાની જરૂર છે જેમાં તમે પ્લાઝ્મા સફાઈ કરી શકો છો તમે એસિડ સફાઈ કરી શકો છો તેથી પ્લાઝ્મા સફાઈ માટે તમારે પ્લાઝમા સેટઅપ કર વું જરુરી છે પણ તમે પ્લાઝ્મા સફાઈ કરો તે પહેલાં તમે બોક્સમાં ક્યાંક લખેલો બેચ નંબર મેળ વો છો જે સારો વિચાર છે તેથી કે તમારી પાસે તમારા રજિસ્ટરમાં ટ્રેક છે અને પછી તમારે સૌ પ્રથમ થોડી માત્રામાં સાબુના પાણીમાં નાંખવો જોઈએ જે હું તેને તમારી બુદ્ધિ અથવા તમારા નિર્ણય પર છોડીશ અને થોડી માત્રામાં સાબુના દ્રાવણ ને સૂકવીશ અને જો શક્ય હોય તો તે એક સારો વિચાર હોઈ શકે કે તમે તેને મેગ્નેટિક સ્ટિરર નો ઉપયોગ કરીને ઘૂમાવી શકો છો તો રીતે સાબુ તે ગ્લાસની સમગ્ર સપાટી પર આવ શે એકવાર તમે સાબુની સારવાર કર્યા પછી તમે તેને ધોઈ લો 5 6 કલાકની સાબુની સારવાર હોઈ શકે છે અથવા કદાચ રાતોરાત જો તમને એવું લાગે કે તમે તમારા ઘટાડો છો તો તમે આખા બોક્સનો જથ્થો લો છો જેથી તમે તે સમયગાળા દરમિયાન ઉપયોગ કરી શકો આગળની બાબત એ છે કે સર્ફેસ ને કોતરવી એ એક સારો વિચાર છે કે તેને પિરાન્હા સોલ્યુશનમાં મૂકીને થોડો કોતરણી કરી શકાય છે જે સર્ફેસ ને થોડી ખરબચડી બનાવે છે અને આપણે પ્રોટીનને શોષવાની વાત કરીશું ત્યારે અહીંથી અથવા અહીંથી શરૂ થતી કવર સ્લિપની સર્ફેસની આ રફનેશ ખૂબ મદદરૂપ થશે કે હવે એકવાર તમે સપાટીને કોતર્યા પછી તમારે સાબુથી ધોયા પછી પાણી કાઢવું પડશે અને તેને ખૂબ કાળજી રાખીને પીરાન્હા અથવા HF દ્રાવણ માં મૂકો કારણ કે આ બંનેના છાંટાથી તમે ઘાયલ થઈ શકો છો તેથી સાવચેત રહો યોગ્ય કાળજી રાખો યોગ્ય મોજા મને માસ્ક જરૂરી છે કારણ કે તમે નિયમિત ધોરણે કેમેસ્ટ્રિ લેબમાં નથી તમે બાયોલોજીની લેબમાં છો ત્યાં લોકો આ બાબતોમાં કાળજી લેતા નથી તેથી ફક્ત સાવચેત રહો અને સિંકની ખૂબ નજીક રહો જેથી તમે જો એસિડના છાંટા ઉડે તો હોય તો તમે તરત જ શરીરના ભાગને ખુલ્લા મૂકો અને શરીરના ખુલ્લા ભાગોને અસર ન થ વા દો એકવાર તમે નાઈટ્રિક એસિડ અથવા હાઈડ્રોજન ફ્લોરાઈડને સિસ્ટમમાં મૂકી દો પછી તમે તેને છોડી દો પરંતુ ફરીથી ખૂબ કાળજી રાખો કે તમે તેને 6 7 8 કલાક માટે અથવા રાતોરાત અથવા અડધો દિવસ માટે છોડી દો પછી એસિડ અથવા હાઇડ્રોજન ફ્લોરાઇડના દ્રાવણને ખૂબ કાળજીપૂર્વક સૂક વો છો અને તેને સૂક વતા સાવચેત રહો કારણ કે જ્યારે તમે આ પ્રકારના દ્રાવણને સૂક વી રહ્યા હોવ ત્યારે તમારી પાસે સેટઅપ હોવું જોઈએ કારણ કે તમે સિંક દ્વારા આવી વસ્તુઓને સૂક વી શકતા નથી ત્યાં એક જેરી કેન અથવા કંઈક હોવું જોઈએ જ્યાં તમે તેને એકત્રિત કરી શકો કારણ કે જો તમે તેને મોટા પાયે કરી રહ્યા હોવ તો પાણીની પાઇપમાં આવી વસ્તુઓ સૂક વ વાથી આસપાસના ટેબલ પરનું પાણી પ્રદૂષિત થઈ શકે છે તેથી ફક્ત આ મૂળભૂત થંબ રુલ નું કાળજીપૂર્વક પાલન કરો પછી તેને ફરીથી પાણીથી ધોઈ લો અને આ સફાઈ ખૂબ જટિલ છે પછી મોજા પહેરો અને પછી ધીમે ધીમે તેને પાણીને બધી જગ્યાએ ફેરવી દો તેથી એસિડનો છેલ્લો છાંટો દૂર કરવામાં આવે છે એકવાર તમે આ કરી લો પછી તેમાં આખું પાણી ખાલી કરીને 100 આલ્કોહોલ નાખો તેથી તમે શું કર્યું તમે કોતરણી કરી અને કોતર્યા પછી આ ગ્લાસ ક વર સર્ફેસ ની કોતરણી કરો છો હવે તમે પાણીથી સારી રીતે ધોઈને ત્યારબાદ તમારી પાસે આના જેવા બીકરમાં કવર સ્લિપ છે હવે તમે 100 આલ્કોહોલ રેડશો અને આ દ્રાવણ માં તમે માત્ર પેરાફિન વસ્તુ મૂકી અને તેને સ્ટોર કરી શકો છો સામાન્ય રીતે હું તેમને ખૂણામાં ક્યાંક 4 °C માં સ્ટોર કરું છુ હવે ધારો કે આજે તમારે કામ કર વા માટે 6 કવર કરેલી સ્લિપની જરૂર છે તેથી હું જે રીતે આ કરવા માટે ઉપયોગ કરતો હતો તે મારા અનુભવથી હું તમને કહું છું અને આ રીતે મોટાભાગની જૂની શાળાના લોકો તેનો ઉપયોગ કરે છે તેથી બન્સન બર્નર અથવા સ્પિરિટ લેમ્પ લો હું અહીં સ્પિરિટ લેમ્પ દોરું છું હવે ફોર્સેપ્સનો ઉપયોગ કરીને એક કવર સ્લિપ બહાર કાઢો અને અહીં તમારી પાસે કવરસ્લિપ છે અને તમે તેને ખૂબ સાવચેતીથી પકડી રાખો છો અને આ ખૂબ કાળજીપૂર્વક કરો છો કારણ કે તમારો હાથ બળી શકે છે અને જ્યોતને સ્પર્શશો નહીં તેને તમે આ રીતે પકડી રાખો છો અને તમે હળવી જ્યોત કરી રહ્યા છો ફક્ત તે હળવી જ્યોત સાથે જ્યારે તમે જ્યોત કરો છો ત્યારે તમે કંઈક રસપ્રદ નિહાળો છો ત્યાં તમને લાગે છે કે થોડો હળવો કાળો કાર્બન જમા થઈ શકે છે તે ખરેખર સારું છે કે થોડું કાર્બન ત્યાં જમા થાય છે જેની ચિંતા કરશો નહીં ફરીથી આ અનુભવમાંથી આવી રહ્યું છે આ ટેક્સ બૂકમાં તમને જોવા મળશે નહીં કે સ્પિરિટ લેમ્પમાં જ્યોતને કારણે હળવા કાર્બન સ્તર રચાય છે અને તેને હંમેશા સ્પિરિટ લેમ્પમાં સરસ રીતે કર વામાં આવે છે તમે લેમિનાર ફ્લો હૂડની અંદર બધું કરી રહ્યા છો તેથી તમારે ફરીથી ખૂબ સાવધ રહેવું પડશે કારણ કે ત્યાં ઍર કરંટ છે જે ભ્રમણ કરી રહ્યો છે એકવાર તમે ફ્લેમિંગ કરી લો ત્યાં તમને થોડો કાળો લાગશે અને પછી તમે તેને 15 mm ની જંતુરહિત રકાબીમાં મૂકી શકો છો આ હવે કોઈપણ પ્રકારના કોટિંગ માટે તૈયાર છે અને જ્યાં પણ તમારી પાસે કાર્બન કોટેડ બાજુ હોય તે ઉપરની બાજુએ રાખવાનો પ્રયાસ કરો તેથી આ તે કાર્બન કોટેડ સર્ફેસ છે જે તમે પ્રોટીન અથવા કોઈપણ એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ જે તમે જમા કરવા માંગો છો તે ટોચ પર રાખો છો તે બધી ECM સામગ્રી આ રીતે કાર્ય કરે છે એવા લોકો છે જે તમને ઘણી વસ્તુઓ કહેશે અને એક વધુ વસ્તુ કે ગ્લાસ કવર સ્લિપથી ટાળવાનો પ્રયાસ કરો આ હું મૂકી રહ્યો છું કે ગ્લાસ કવર સ્લિપને ઓટોક્લેવ કરશો નહીં કારણ કે તે ઊંચા દબાણ અને ભેજથી ગ્લાસના ગુણધર્મોમાં ફેરફાર થાય છે અને અમુક સમયે તે ઓપ્ટિકલ ગુણધર્મો બદલાય છે કે જે વિઝ્યુલાઇઝેશન માટે એક સમસ્યા બની જાય છે અને તે વસ્તુઓને ધરમૂળથી બદલી નાખે છે તેથી મહેરબાની કરીને ગ્લાસ કવર સ્લિપને ઓટોક્લેવિંગ કરવાનું ટાળો એકવાર તમારી પાસે આ ગ્લાસ કવર સ્લિપ તૈયાર થઈ જાય હવે તમે તેમને અલગ અલગ પ્રકારના પ્રોટીનથી કોટ કરી શકો છો જેમાંથી આપણે તે ભાગમાં ઓર્નિથિન લેમિનીન વિશે વાત કરી છે કારણ કે તમે ઓર્નિથિનને પ્રથમ લેમિનીન પછી મૂક્યું છે તમારી પાસે કોલેજન છે તમારી પાસે પોલી D લાઈસિન છે જે કૃત્રિમ સબસ્ટ્રેટ છે તેથી આ બે કુદરતી અને કૃત્રિમ સબસ્ટ્રેટ છે હવે આ તબક્કે હું વાત કરવા માટે થોડો રસ્તો કાઢીશ ધારો કે તમારી લેબને સારી ગુણવત્તાવાળા કોલેજનનો યોગ્ય પુરવઠો મળતો નથી કોલેજનને અલગ કરવાની એક ખૂબ જ સરળ રીત છે જે વર્ષોથી સેલ કલ્ચર લેબ દ્વારા અનુસરવામાં આવે છે જેને રેટ ટેઈલ મેથડ રેટ ટેઈલ કોલેજન કહેવામાં આવે છે તેથી જે રીતે તે કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ રસપ્રદ છે ત્યાં RATs છે જેનું બલિદાન આપવામાં આવી રહ્યું છે તમે શું કરશો તમે RAT ની તે પૂંછડી લો છો તેથી આપણે RAT ની આ પૂંછડી જેવું કંઈક કરીએ છીએ હવે તમે હેમોસ્ટેટ પ્રકારની વસ્તુઓ લો છો ત્યાં બે પ્રકારના ક્લિપર્સ છે જે તમે ક્લિપર્સને જોડો છો અને પછી તમે તેને વિપરીત દિશામાં ટ્વિસ્ટ કરવાનું શરૂ કરો છો જેમ જેમ તમે તેને ટ્વિસ્ટ કરશો તેમ તમને RAT પૂંછડીમાંથી ખ્યાલ આવશે કે તમને આ સફેદ રંગના થ્રેડ્સ મળશે જે બહાર આવશે અને તે જાડા હશે પરંતુ તમે આ સફેદ રંગના થ્રેડ્સને એકત્રિત કરવાનું શરૂ કરો છો આ થ્રેડો ઉચ્ચ ગુણવત્તાવાળા કોલેજન છે પછી તમારે તેને અન્ય કાર્બનિક દ્રાવણ માં ઓગાળ વું પડશે ત્યાં વિવિધ કાર્બનિક દ્રાવણ છે અને ત્યાં વિવિધ પ્રોટોકોલ આપવામાં આવ્યા છે અને એકવાર તમે તેને ઓગાળી લો પછી તમે તેને તે મેળવવા માટે તેને કોલમ દ્વારા જ વું પડશે અને પછી તમે HPLC શુદ્ધિકરણ કરી શકો છો અથવા તમે કેટલું શુદ્ધ ઇચ્છો છો તેના આધારે કરી શકો છો પરંતુ આ સરળ છે કે જો તમારી લેબમાં પુરવઠો ન હોય અથવા તમે તરત જ બહાર નીકળી રહ્યા હોવ અથવા ઇચ્છતા હોવ તો તમે કોલેજન મેળવી શકો છો તેથી તમે હમણાં જ તમારી એનિમલ ફેસિલિટી પર જાઓ તેમને પૂછો કે શું તમે ઉંદરોનું બલિદાન આપો છો કારણ કે દરેક ઉંદર વાપરે છે પરંતુ મોટે ભાગે ઉંદર સાથે કરવાનું સારું છે કારણ કે તમને ખૂબ સારી રકમ મળે છે તેથી તમે ફક્ત તેમાંથી એક લો અને તે આના જેવું કંઈક છે જે ઝડપી છે તેથી તમારી પાસે તેમની પૂંછડી આના જેવી છે તમે એકને આ દિશામાં ફેર વો અને બીજાને વિપરીત દિશામાં ફેર વો જો તે એક ઘડિયાળની દિશામાં જઈ રહી છે તો બીજી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જશે એકવાર તમે આ રીતે કરો છો કે થ્રેડ્સ બહાર આવશે ત્યાં ચોક્કસ પ્રોટોકોલ છે જેનું પાલન કરવામાં આવી રહ્યું છે અને જો તમે ઓનલાઈન જશો તો તમે તેમને શોધી શકશો પરંતુ આ રીતે ઉંદરની પૂંછડીનું કોલેજન અલગ પાડવામાં આવી રહ્યું છે અને તમે આ કોલેજનનો ઉપયોગ જેલ્સ બનાવવા માટે કરી શકો છો તમે 3D જેલ બનાવી શકો છો અને તમે કયા સ્તર પર દ્રાવણ ને મંદ કરી રહ્યા છો તેના આધારે તમે પાતળા સ્તરો બનાવી શકો છો તેથી આ સૌથી સરળ રીત છે કે તમે કોલેજન કેવી રીતે મેળવી શકો છો હવે આ કહીને આપણે પાછા જઈએ અને આપણે જે બધી સર્ફેસ વિશે વાત કરી છે તેનું ફરી રિવીઝન કરીએ તેથી તમે તેને જુઓ હવે અમે લેમિનીન વિશે વાત કરી છે ચાલો આપણે તેમાં બીજો શબ્દ ઉમેરીએ જે ઓર્નિથિન અને જિલેટીન છે જેના વિશે મેં વાત કરી નથી જે મૂળભૂત રીતે લેમિનીન સાથે કોલાજન પ્રકારનું મિશ્રણ છે પરંતુ આ બધા કુદરતી સ્ત્રોતો છે આ તે સમયે જિલેટીન છે જે આપણે વાછરડાની ચામડીમાંથી મેળવી શકીએ છીએ તમે માછલીની ચામડીમાંથી જીલેટીન મેળવી શકો છો તે ઘણા સ્ત્રોતો છે જ્યાંથી તમે જિલેટીન મેળવી શકો છો પરંતુ તે કંઈ બીજું નહી પણ એક કોમ્પલેક્સ કોલેજન મેટ્રિક્સ છે ત્યાં એક વધુ કુદરતી એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ છે જે ખૂબ જ ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે જેને કોન્કાના વાલીન A કહેવામાં આવે છે જેમાં A એ લેક્ટીન છે લેક્ટીન કાર્બોહાઇડ્રેટ બાઈન્ડીગ પ્રોટીન છે ધારો કે તમારા કોષની સર્ફેસ માં ઘણાં કાર્બોહાઇડ્રેટ અથવા ગ્લાયકોપ્રોટીન છે ત્યાં કોષો છે જે તે પ્રકારના તબક્કા ધરાવે છે જો ઉદાહરણ તરીકે તમારી પાસે આના જેવા કોષ છે જેમાં ઘણાં ગ્લાયકોપ્રોટીન છે જે પ્રોટીન કાર્બોહાઇડ્રેટ મોઇટી સાથે બહાર આવી રહ્યા છે ધારો કે તેને ગ્લાયકોપ્રોટીનના કાર્બોહાઈડ્રેટ ભાગમાં કંઈક આ રીતે જોડવા દો તેથી આ ગ્લાયકોલ પ્રોટીન છે હવે આ ગ્લાયકોપ્રોટીન લેક્ટીન સાથે જોડશે જે હાજર છે લેક્ટીન કાર્બોહાઈડ્રેટ સાથે જોડાઈ શકે છે કારણ કે લેક્ટીન એક પ્રોટીન છે જે કાર્બોહાઈડ્રેટ મોઈટી સાથે જોડાઈ શકે છે તમારી પાસે આના જેવું કંઈક હશે જો આ બ્લુ રંગમાં લેક્ટીન છે તો તમારી પાસે ગ્લાયકોપ્રોટીન ભાગ અથવા કાર્બોહાઇડ્રેટ ભાગ હશે તે આના જેવું જોડાશે ફોટોરેસેપ્ટર કોષો જેવા કોષો છે ખાસ કરીને માછલીઓ અને અન્ય પ્રાણીઓના ફોટોરેસેપ્ટર્સ સેલ જેમની રચના ખૂબ જ રસપ્રદ છે તેથી જો તમને યાદ હોય તો ફોટોરેસેપ્ટર્સનું બંધારણ આના જેવું દેખાય છે આપણા શરીરમાં રૉડ અને કોન્સ એમ બે પ્રકારના ફોટોરેસેપ્ટર્સ છે અને તે આના જેવા દેખાય છે આ કોન્સ છે જે શંકુ જેવા દેખાય છે જ્યારે અહીં રૉડ ફોટોરેસેપ્ટર્સ છે જો તમે આ રચનાને જુઓ તો આ આંખોમાં હાજર હોય તેવી અત્યંત વિશિષ્ટ ચેતાકોષીય રચનાઓ છે તેથી આ તમારો કોન્સ છે અને આ તમારો રૉડ છે અને તમારા રોડોપ્સિનના અણુઓ અહીં રૉડ છે જે હું ગુલાબી રંગમાં બતાવી રહ્યો છું રોડોપ્સિન અહીં છે જ્યારે કોન્સ માટે રંગો તેઓ તૂટી રહેલા પરમાણુઓ સૂચવે છે અથવા રંગ ઓળખનાર અહીં છે હવે જો તમે આ કોષોને જુઓ તો આ પ્રકારના કોષોનો રસપ્રદ ભાગ એ છે કે તેમની પાસે આની જેમ ખૂબ વિસ્તૃત માળખું છે જે આ માળખાઓનું સંવેદનાત્મક ઉપકરણ છે જે ખૂબ વિસ્તૃત છે મારો મતલબ બાકીના કોષના સંદર્ભમાં લંબાઈ વિશે વિચારતા કોષનો બાકીનો ભાગ કરતાં ખૂબ જ નાનો છે જો તમે જુઓ તો આ એકમાત્ર જોડાણ ભાગ છે તે વિશે ભૂલી જાઓ આપણે શોધી કાઢ્યું કે આ કોશિકાઓ પર પોલી D લાઈસિન જેવા સબસ્ટ્રેટમાં હુમલો કરવો ખૂબ જ મુશ્કેલ છે તેનાથી વિપરીત આ કોન્કાના વેલીન સર્ફેસ પર શા માટે ખૂબ જ સરસ રીતે વળગી રહે છે તેથી હું તમને આ કાગળ વહેંચીશ જેથી દેખીતી રીતે આ સર્ફેસને અહીં જાણી શકાય તેમાં ઘણાં ગ્લાયકોપ્રોટીન છે જે હું લાલ બતાવી રહ્યો છું અને તેના પર હું ફક્ત ગ્લાયકોલ એન્ટિટી અથવા કાર્બોહાઇડ્રેટ એન્ટિટી બતાવી રહ્યો છું તે ગ્લાયકોપ્રોટીન છે હવે ઉદાહરણ તરીકે કહો તમે આની નજીકમાં કોન્કાના વેલીન લાવો છો ચાલો નારંગી રંગથી કોન્કાના વેલીને સૂચવીએ મેં નારંગી રંગથી અહીં કોન્કાના વેલીન મોઇટી દર્શાવી છે આ કોન્કાના વેલીન સાથે ખૂબ જ રસપ્રદ સંલગ્નતા રહેશે કારણ કે કોન્કાના વેલિન સબસ્ટ્રેટ વચ્ચેની કોઈપણ ક્રિયાપ્રતિક્રિયાઓ તેની કાર્બોહાઇડ્રેટ એન્ટિટી સાથે સંબંધિત છે અને અહીં તેનો પ્રોટીન ભાગ છે અને અહીં કોષ પટલ છે કોષના પ્રકારને નોંધવું ખૂબ જ રસપ્રદ છે કે તમારે તેને ખરેખર અન્યની સરખામણીમાં કયા એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ સારું કરશે આમાં વિગતવાર ઊંડાણપૂર્વક કામ કરવું પડશે અને આ ફક્ત પ્રયોગો દ્વારા જ આવે છે જે તમારી પાસે કોઈ જાદુની લાકડી જેવું નથી કે હું આ કરું છું તે કામ કરવા જઈ રહ્યું છે ખરેખર આવું બનતું નથી જેમ કે આ પ્રયોગથી તમને ખબર પડે છે કે કોન્કાના વેલીન કદાચ વધુ સારું સબસ્ટ્રેટ છે કારણ કે હવે આ રૉડ અને કોન્સ કોષોને તે સમયે આપણે માછલીના રેટિનામાંથી અલગ કરી રહ્યા છીએ જે સરળ છે અને હું આને આગલા લેક્ચર માં સમજાવીશ કે તમને પ્રાઈમરી કલ્ચર નું આવું ઉદાહરણ કેવી રીતે મળશે તેથી PR ને અલગ પાડવું એટલે ફોટોરેસેપ્ટર કોષો જે રૉડ અથવા કોન્સ છે તમારી પાસે લાંબા ગાળાની ROD અને CONE કલ્ચર કેવી રીતે હોઈ શકે છે તે સમજવામાં અમને થોડો સમય લાગશે અને તે જો તમારી પાસે સબસ્ટ્રેટ હોય તો તમે તેને મેળવી શકો છો તેથી આપણે જે કર્યું તે ખૂબ જ રસપ્રદ છે આપણી પાસે આ કવર સ્લિપ હતી અને જે રીતે આપણે કવર સ્લિપ તૈયાર કરીએ છીએ તેથી કવર સ્લિપ્સ કોન્કાના વેલીન સાથે કોટેડ હતી અને આ કોન્કાના વેલીન છે અને આપણે કોન્કાના વેલિન A વિરુદ્ધ પોલી D લાઇસિનનો અભ્યાસ કર્યો છે અને અમે જોયું કે મોટાભાગના રૉડ અને કોન્સ કોષો તે કોન્કાના વેલીન સબસ્ટ્રેટને પસંદ કરે છે તેઓ પોલી D લાઇસિનનું બિલકુલ પાલન કરતા નથી એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ પર આ પ્રકારના પ્રયોગો કરતી વખતે તમારા માટે તે ખૂબ જ અદભૂત સાક્ષાત્કાર હતો અને મને ખાતરી છે કે આવી ઘણી અણધારી સંપત્તિ છે જે સેલ કલ્ચર વિશે તદ્દન નવું પરિમાણ ખોલી શકે છે હું અહીં બંધ કરીશ અને આગળના લેક્ચરમાં આપણે કૃત્રિમ સબસ્ટ્રેટ પર થોડો વધુ વાત ચાલુ રાખીશું અને આનો ઉપયોગ પેટર્નિંગ અને અન્ય બધી વસ્તુઓ માટે કેવી રીતે થઈ શકે તે જોઈશું